આગળ આપણે શીથ લોસ વિશે જોઈશું જેમકે કેબલમાં આપણે જોયું છે કે ત્યાં લીડ અથવા એલ્યુમિનિયમ શીથ છે તેથી જ્યારે કેબલના કોર માં અલ્ટરનેટીંગ કરંટ વહે છે ત્યારે તે કોર અને શીથ ખરેખર તે પ્રાયમરી અને સેકન્ડરી એર કોર ટ્રાન્સફોર્મરની જેમ કાર્ય કરે છે આ રીતે તમારે કલ્પના કરવી પડશે જે શીથ વોલ્ટેજ માં ઉત્પન્ન કરશે તેથી જ્યારે કેબલના કોર માં અલ્ટરનેટીંગ કરંટ વહે છે ત્યારે તે કોર અને શીથ ખરેખર તે પ્રાયમરી અને સેકન્ડરી એર કોર ટ્રાન્સફોર્મરની જેમ કાર્ય કરે છે આ રીતે તમારે કલ્પના કરવી પડશે તેથી હવે શું થશે શીથમાં ઇએમએફ ઉત્પન થવાના કારણે તેમાં એડી કરંટ અને લોનજીટુડીનલ સર્ક્યુલેટિંગ કરંટ ઉત્પન થાય છે પરંતુ આ કરંટ શીથ લોસને વધારે છે તેથી શીથ માં થોડો પાવર લોસ થશે એડી કરંટને કારણે શીથ માં થતા નુકસાન સામાન્ય રીતે ખૂબ મોટી કેબલ્સ સિવાય નહિવત હોય છે ખૂબ મોટી કેબલ એટલે કે હાઇ વોલ્ટેજ કેબલ તે જ રીતે કિલો મીટરની દ્રષ્ટિએ જોઈએ તો લાંબી ખૂબ લાંબી કેબલ કહેવાય તેથી અન્યથા એડી કરંટ લોસ ખૂબ ઓછો છે હવે 3 ફેઝ કેબલ્સ માટે સર્ક્યુલેટિંગ કરંટ ફક્ત ત્યારે જ મહત્વપૂર્ણ છે જ્યારે 3 અલગ સિંગલ કોર કેબલ્સ અથવા 3 કોર કેબલનો દરેક કોર સાથે અલગ શીથ હોય એટલે કે 3 ફેઝના કેબલમાં સર્ક્યુલેટિંગ કરંટ હશે અને જે તેનું મહત્વ છે તેથી જ્યારે 3 અલગ સિંગલ કોર કેબલ્સ અથવા 3 કોર કેબલ જેમાં દરેક કોર માટે અલગ શીથ હોય છે અને જો અહીં 3 કોર બેલ્ટ્ડ કેબલ ભૂલથી અહીં બે વાર બેલ્ટ્ડ લખાઈ ગયું છે અહીં 3 કોર બેલ્ટ્ડ કેબલ અથવા 3 કોર સ્ક્રીન કેબલ માત્ર એક શીથ સાથે જેમાં ફક્ત 3 કોરના તમામ 3 કોરના મેગ્નેટિક ફીલ્ડ્સ હોય છે જે થોડા અંશે પરસ્પર કોમપેનસેટ કરવામાં આવે છે જેના કારણે સર્ક્યુલેટિંગ કરંટ માં ઘટાડો થાય છે ખરેખર તે 3 કોર બેલ્ટ્ડ કેબલ્સ અથવા 3 કોર સ્ક્રીનવાળા કેબલ્સમાં 3 કોર ને ફક્ત એક જ શીથ થી આવરી લેવામાં આવે છે મને ખબર નથી કે મારી પાસે અહીં આકૃતિ છે કે નહીં મારી પાસે અત્યારે અહીં આકૃતિ નથી તે પણ 3 કોર સ્ક્રીન કેબલ છે જેમાં 3 કોર ફક્ત એક જ શીથથી આવરી લેવામાં આવે છે 3 કોરના ચુંબકીય ક્ષેત્રોને આંશિક રીતે કોમપેનસેટ કરવામાં આવે છે અને જેના કારણે સર્ક્યુલેટિંગ કરંટ માં ઘટાડો થાય છે પરંતુ હજુ પણ શીથ લોસ થશે એલ્યુમિનિયમ શેથેડ કેબલ્સ માં શીથ લોસ લીડ શેથેડ કેબલ્સ કરતા વધારે થાય છે હવે જ્યારે 3 સિંગલ કોર કેબલ્સ શીથ સાથે બંધાયેલી નથી અથવા ફક્ત એક છેડે બંધાયેલી છે ત્યારે સર્ક્યુલેટિંગ કરંટ વહેતો નથી પરંતુ ઇન્ડયુઝડ વોલ્ટેજ એક શીથ અને બીજાની વચ્ચે દેખાય છે મારો અર્થ એ છે કે જ્યારે 3 સિંગલ કોર કેબલ્સની શીથ એક છેડે બંધાયેલી અથવા બંધાયેલી નથી તો સર્ક્યુલેટિંગ કરંટ વહી શકતો નથી આ સાચું છે પરંતુ ઇન્ડયુઝડ વોલ્ટેજ એક શીથ અને બીજાની વચ્ચે દેખાય છે આ રીતે 3 સિંગલ કોર કેબલ્સ માટે એક શીથ અને બીજા વચ્ચે વોલ્ટેજ દેખાશે તેથી આ વોલ્ટેજની તીવ્રતા 50 થી 200 વોલ્ટ પ્રતિ કિલોમીટર હોઈ શકે છે અને શોર્ટ સર્કિટ માંતે ઘણું વધારે છે તેનો અર્થ એ છે કે જો ત્યાં 3 શીથ જે સિંગલ કોર કેબલ છે અને જો તે એક બાજુ બંધાયેલ નથી તો પણ સર્ક્યુલેટિંગ કરંટ વહેતો નથી પણ વોલ્ટેજ ઉત્પન્ન થશે અને આ વોલ્ટેજ રેન્જ 50 થી 200 વોલ્ટ પ્રતિ કિલોમીટર છે અને તે શોર્ટ સર્કિટમાં ઘણી વધારે છે ખાસ કરીને ટર્મિનલની બાજુમાં આ શીથ વોલ્ટેજની હાજરીમાં થતા નુકસાન અથવા જોખમ ન થાય તે માટે શીથને બંને છેડે બાંધેલું રાખવું પડે છે એટલે કે આપણે સર્ક્યુલેટિંગ કરંટ ને પ્રવાહિત કરવાની મંજૂરી આપી રહ્યા છીએ પછીથી હું તમને કેટલીક આકૃતિઓ બતાવીશ હવે શીથના સ્થાનાંતરણને નિયમિત અંતરાલમાં આ રીતે બદલવું પડશે ખાસ કરીને ટર્મિનલ્સને અડીને આ શીથ વોલ્ટેજની હાજરીથી થતા નુકસાન અથવા ભયના જોખમને ટાળવા માટે આવરણને બંને છેડે બંધન કરવું પડશે જો આ કરવામાં આવે તો સર્ક્યુલેટિંગ કરંટ વહેતું થઈ શકે છે કારણ કે તેને પાથ મળશે કેમકે તે બંને બાજુ બંધાયેલ છે અને શીથ લોસ થાય છે પરંતુ જેમ કે કોર વચ્ચેનું અંતર વધે છે તેમ લોસ પણ વધે છે તેથી જોડાણ પર પર ક્રોસ બેન્ડ બોન્ડિંગની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેના દ્વારા સર્ક્યુલેટિંગ કરંટ શીથ લોસ ને વર્ચ્યુઅલ રીતે દૂર કરી શકાય છે અને ઇન્ટર્નશીપ વોલ્ટેજ નાના રાખવામાં આવે છે તેથી તેઓ તે આ કેવી રીતે કરી રહ્યા છે તેના પર હું પછી આવીશ હવે પહેલાંની વસ્તુ પર જતા પહેલા આ રીતે માની લો કે ત્યાં કેબલ 1 કેબલ 2 કેબલ 3 3 કંડક્ટર કેવી રીતે સ્થળાંતર થાય છે આ ખરેખર કેબલ શેથની ક્રોસ બોન્ડિંગ શીથ છે આ લીલી ડેશ લીટીઓ શીથ છે તેથી આપણે જે રીતે અહીં સ્થળાંતર કરીએ છીએ તે પછી પણ તે અહીંની સ્થિતિ લેશે તે અહીંની સ્થિતિ લેશે આ માટે તે પણ અહીં સ્થાન લેશે તે અહીં સ્થાન લેશે તે અહીં આવશે તે અહીંની સ્થિતિ લેશે અને તે આ વસ્તુની સ્થિતિ લેશે તેથી તે ટ્રાન્સમિશન લાઇનના સ્થળાંતર જેવું છે આ રીતે તે થાય છે જસ્ટ પકડી રાખો કે મારી પાસે તે આકૃતિ છે કે કેમ તે હું જોઈ લઉં એ છે કે નહીં તે અહીં નથી પણ કોઈપણ રીતે આ તમારા નિયમિત અંતરાલથી બદલાઈ રહ્યું છે તે આ પ્રકારનું શક્ય છે તો પછી તેનાથી શું થશે જે સર્ક્યુલેટિંગ કરંટ છે તે લગભગ દૂર થઈ જશે તેથી ક્રોસ બોન્ડિંગ ટ્રાન્સપોઝિશન પદ્ધતિને ટ્રાન્સમિશન તરીકે સૂચવે છે તેથી વ્યવસ્થિત વિક્ષેપ અને દરેક વિક્ષેપ પર ક્રોસ કનેક્શન શીથ શામેલ છે તેથી આ રીતે વસ્તુઓ કરવામાં આવે છે કંડક્ટર 1 ની શીથ આકૃતિ અહીં છે આ કંડક્ટર 1 કેબલ 1 કંડક્ટર 1 ની શીથ કંડક્ટર 2 ની સાથે જોડાયેલ છે અને પછી કંડક્ટર 2 ની શીથ કન્ડક્ટર 3 ની સાથે જોડાયેલ છે અને પછી કંડક્ટર 3 ની શીથ કન્ડક્ટર 1 ની સાથે નિયમિત અંતરાલમાં યોગ્ય અંતરાલ પર જોડાયેલ છે તેથી આ રીતે સર્ક્યુલેટિંગ કરંટ ને ઘટાડી શકાય છે ત્યારથી શીથ વોલ્ટેજ સંતુલિત ભાર માટે સમાન અને દ્વારા ફેરફાર થાય છે તેથી આ રીતે સર્ક્યુલેટિંગ કરંટ દૂર થાય છે તે સંતુલિત છે અને તે હોવું જોઈએ કારણ કે અસંતુલિત લોડ પર સર્ક્યુલેટિંગ કરંટ ખૂબ જ ઓછો હોય છે જો ત્યાં ખાસ કરીને 11 kV કેબલ અસંતુલિત હશે અને જો તે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે તો તે અસંતુલિત હશે પરંતુ તે કિસ્સામાં કોઈપણ રીતે સર્ક્યુલેટિંગ કરંટ ખૂબ ઓછી છે તેથી આ ખરેખર આકૃતિ 3 છે આકૃતિ 3 પ્રમાણે તે ઇનર શીથ વોલ્ટેજ દરેક વિભાગ ની મર્યાદિત છે તેથી આ એક ક્રોસ બોન્ડિંગ છે આગળ ત્યાં કેબલમાં આર્મર છે છે તેથી હવે આપણે આર્મર લોસ વિશે જોઈશું આર્મર લોસ એ થોડા પ્રમાણમાં આર્મરમાંના એડી કરંટને કારણે અને થોડા પ્રમાણમાં હિસ્ટ્રેસિસને કારણે થાય છે તેથી ત્યાં આર્મરમાં એડી કરંટ અને હિસ્ટ્રેસિસ બંને છે જેથી આ બધુ તમારે ધ્યાનમાં લેવું જોઈએ તેથી એડી કરંટને કારણે થતાં નુકસાનનું મહત્વ વધુ છે વધારે આર્મર લોસ અને વધારે પડતા ઇન્ડક્ટિવ લાઈન રિએક્ટન્સ ને કારણે સિંગલ કોર કેબલ્સ મેગ્નેટિક મટીરીયલ ના આર્મર સાથે પૂરું પાડવું તે સ્ટાન્ડર્ડ પ્રથા નથી તેથી મલ્ટી કોર કેબલ્સમાં સામાન્ય રીતે આર્મર લોસ 200 કરતા ઓછા કંડક્ટર વિભાગ માટે માફ કરશો કંડક્ટર તે ક્રોસ સેક્શનલ ક્ષેત્ર હશે 200 મિલીમીટર ના વર્ગ કરતા ઓછો ક્રોસ સેક્શન હશે પરંતુ કેટલાક સમાન 3 કોર કેબલ્સ માટે કંડક્ટરના રેઝિસ્ટન્સ લોસ 20 ટકા થી વધારે હોઈ શકે છે તેથી આર્મર લોસ પણ તમારે ધ્યાનમાં લેવો જોઈએ મારો અર્થ તે છે કે તમારે દરેક બાબત ધ્યાનમાં લેવી જોઈએ જો શીથ લોસની બરાબર ગુણાકાર કંડક્ટરલોસ ખરેખર હું તે લોકોએ કે જેમણે મારો પાછલો અભ્યાસક્રમ લીધો છે મારી ટેવ પ્રમાણે લેમ્બડા આ રીતે બની ગયું છે પરંતુ ખરેખર તે આની જેમ છે પરંતુ ગમે તેમ આ અભ્યાસક્રમ દરમ્યાન હું આ જ ઉપયોગ કરીશ તેથી જો શીથ લોસની બરાબર ગુણાકાર કંડક્ટર લોસ અને આર્મર લોસ ની બરાબર 𝜆2 ગુણાકાર કંડક્ટર લોસ છે તેથી R ઇફેક્ટિવ𝑅𝑒𝑓𝑓 બરાબર 𝑅𝑎𝑐 વત્તા તમારે ધ્યાનમાં લેવું જોઈએ કે તમારી 𝜆1 ગુણાકાર કંડક્ટરલોસ છે તેથી તે 𝑅𝑒𝑓𝑓 𝑅𝑎𝑐 1 𝜆1 𝜆2 હશે કેબલ રેઝિસ્ટન્સ મેળવવા માટે તમારે આ બધી બાબતો જોવી પડશે આ R ઇફેક્ટિવ 𝑅𝑒𝑓𝑓 છે તેથી આ રેઝિસ્ટન્સ માટે છે આગળ એક તે કંડક્ટર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે તેથી એલ્યુમિનિયમ શીથ વાળા મોટા સિંગલ કોર કેબલ્સ જેવા કેટલાક કિસ્સાઓમાં સિવાય શીથ સાથેના મ્યુચ્યુઅલ જોડાણને લીધે થતો ઘટાડો સામાન્ય રીતે ઓછો છે તેથી આ કંડક્ટર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે તેથી શીથ સાથેના મ્યુચ્યુઅલ જોડાણને લીધે તે ઘટશે પરંતુ કેટલાક કિસ્સામાં જેમ કે એલ્યુમિનિયમ શીથ વાળા મોટા સિંગલ કોર કેબલ્સ સિવાય તે સામાન્ય રીતે નાનું છે વર્તુળાકાર સિવાયના ક્રોસ સેક્શન કંડક્ટરવાળા કેબલ્સ વચ્ચે નીચેનું ઇફેક્ટિવ અંતરને કારણે ઘટાડો થાય છે જો તમે વર્તુળાકાર અન્ય ક્રોસ વિભાગનો ઉપયોગ કરતા નથી તો તે ત્યાં હશે પરંતુ સામાન્ય રીતે વર્તુળાકાર કંડક્ટર છે તે 3 કોર કેબલ્સના આર્મર સાથે મ્યુચ્યુઅલ કપ્લિંગને લીધે વધે છે આ 10 ટકાની હદ સુધી હોઈ શકે છે તેથી 3 કોર કેબલના આર્મર સાથે મ્યુચ્યુઅલ કપ્લિંગને વધારવું આ તેનું કારણ હોઈ શકે છે કારણ કે તમારી પાસે મ્યુચ્યુઅલ કપ્લિંગ છે અને જો મ્યુચ્યુઅલ કપ્લિંગ ત્યાં કુદરતી રીતે છે કે તમારું ઇન્ડક્ટન્સ વધારશે તેથી આગળ આ લગભગ થિયરી છે અને મારું સૂચન છે કે મેં ફક્ત એક પુસ્તક વાંચ્યું છે અને જો તમને કોઈ શંકા હોય તો અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશું તેથી હવે આ એક ઉદાહરણ લો હવે આ ઉદાહરણ માં હું થિયરી ભાગ પર જતા પહેલા તમને આ એક વસ્તુ કહીશ નહીં આ તમે તે જાતે કરો 238 સેન્ટિમીટરની અંદર 3 કોર બેલ્ટવાળા કેબલના કિલોમીટર દીઠ ઇન્ડક્શનની ગણતરી કરો આ 0 238 શું છે તે હું હલ કરીશ હું સોલ્યુશન આપીશ પણ હું કહીશ નહીં તમને તે મળી જશે 37 હું કહીશ અને કોર ઇન્સ્યુલેશન 0 5 સેન્ટિમીટર જાડુ છે શીથ અને આર્મર સાથે મ્યુચ્યુઅલ કપલિંગની અસરની અવગણના કરો એટલે કે આપણે મ્યુચ્યુઅલ કપલિંગ ધ્યાનમાં લઈશું નહીં આપણે તેને ટાળીએ છીએ તેથી 37 નો અર્થ તે 37 સ્ટ્રેન્ડ છે ઇન્ડક્ટન્સના પ્રકરણમાં આપણે તે જોયું છે પહેલા 37 કંડકટર ઉપર 6 કંડકટર પછી 12 અને પછી 18 તેથી એટલે કે 37 સ્ટ્રેન્ડ કંડકટરો એક કેન્દ્રિય સ્ટ્રેન્ડથી ઘેરાયેલા છે એક કેન્દ્ર સ્ટ્રેન્ડ 6 12 અને 18 ધરાવતા 3 સ્તરોથી ઘેરાયેલું છે તેથી તેનો અર્થ એ છે કે તે ક્રમશ આ એક જ કેન્દ્રના કંડકટર છે પછી તે 6 ની ઉપર છે પછી તે 12 અને પછી તે 18 છે હવે એકંદરે કંડક્ટર ત્રિજ્યા 0 5 એટલે કે 0 8354 સેન્ટિમીટર આપણે બનાવી રહ્યા છીએ છે હવે મારો પ્રશ્ન એ છે કે તે 0 238 લખ્યું છે એટલે કે કંડક્ટર માટે 0 238 શું છે અને શા માટે હું તેને 3 5 દ્વારા ગુણાકાર કરું છું તમે પહેલા એક કંડક્ટર માટેની આકૃતિ દોરો અને પછી 6 કંડક્ટર પછી 12 પછી 8 માટેની આકૃતિ દોરો અને પછી તમે તે શોધવાનો પ્રયાસ કરો આ તમારા માટે એક એકસરસાઈસ છે તેથી ભૌમિતિક સરેરાશ ત્રિજ્યા 0 834 છે તે 0 6495 સેન્ટિમીટર આવે છે હવે કંડક્ટર કેન્દ્રો વચ્ચેનું અંતર સમાન છે અને તેથી D eq 2 0 5 0 834 છે આ તમે દોરો અને આ તમારા માટે એક એકસરસાઈસ છે અને તમે આ કરો છો 668 સેન્ટિમીટર છે આ ડી સમકક્ષ D eq છે પાવર સિસ્ટમ એનાલિસિસના કોર્સમાં ઘણા વિદ્યાર્થીઓ મને આ બધી સ્પષ્ટતા અંગે સીધો મેઇલ મોકલતા હતા પરંતુ મને યાદ છે ત્યાં સુધી લાગે છે કે મેં દરેકને જવાબ આપ્યો જ છે અને કા તો બીજા જ દિવસ મેં તેમના બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે આગળ આપણે જાણીએ છીએ કે L ની બરાબર આ સૂત્ર છે જે આપણે ઇન્ડક્ટર્સ ઇન્ડક્ટન્સપ્રકરણમાંથી મેળવીએ છીએ આગળ હવે આંકડાકીય ઉદાહરણ પાછળથી આવશે આગળ ચાલો આપણે સિંગલ કોર કેબલના પરિમાણો વિશે જોઈશું જેથી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આપણે શોધવાનું છે જુઓ કે તે કેવી છે હવે આ આકૃતિ 4 છે આ મેં દોરવાને બદલે કોઈ પુસ્તકમાંથી લીધી છે તો આ એક કંડક્ટર છે અને આ એક શીથ છે અને જે પણ છે તે એક કોર કેબલના કંડક્ટરની ત્રિજ્યા r બતાવે છે તે ત્રિજ્યા r છે કેબલ ના શીથની અંદરની ત્રિજ્યા r ધરાવે છે તેથી આ કેપિટલ R છે અંદરની ત્રિજ્યા કેપિટલ R છેઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ dR d કેપિટલ R આનો મતલબ એ કે જે સફિક્સ ઇન્સ્યુલેશન તે ત્રિજ્યા x પર જાડાઈ dx ના એન્યુલસના છે તેથી અમે એક અંતર x પર વિચારી રહ્યા છીએ આ કોણીય રીંગની જાડાઈ dx છે જે રીતે તમે તમારા ઇન્ડક્ટન્સ કેપેસિટીન્સની ગણતરી કરો છો તે સમાન ફિલસૂફી અહીં છે ફક્ત સૂત્રો અલગ છે તેથી આ એક કોર કેબલનો ક્રોસ સેક્શન છે તેથી આપણે લખી શકીએ છીએ અને જે આપણે જાણીએ છીએ તેથી આ સમીકરણ 1 છે ρ એ ઇન્સ્યુલેટીંગ મટિરિયલની રેઝિસ્ટિવીટી માં છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આવી રીતે લખી શકાય છે આ સમીકરણ 2 છે જો કેબલની લંબાઈ 1 મીટરની હોય તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે હવે જો તમને લાગે છે કે એકમ ખરેખર આ મુજબનું હોવું જોઈએ તો ρએ ઓહમમીટરમાં ઇન્સ્યુલેટીંગ મટિરિયલની રેઝિસ્ટિવીટી છે dx એ મીટરમાં છે એકમહીન છે તેથી એ Ω છે Ωતેથી તે Ωછે તેથી જો કેબલની લંબાઈ 1 મીટર છે તેથી તેનો એકમ છે પરંતુ જો કેબલની લંબાઈ 1 મીટરની હોય અને તમે 1 વડે ભાગાકાર કરો છો તો પછી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હશે કારણ કે આ ખરેખર તેથી ઈમપ્રેગ્નેટેડ પેપર માટે ρ નું સરેરાશ મૂલ્ય 5×1012 થી 8×1012 Ω mt સુધી બદલાય છે તેથીઆપણે આ રીતે શોધીએ છીએ આપણે ρ જેને તમે ઇન્સ્યુલેટીંગ મટિરિયલની રેઝિસ્ટિવિટી કહો છો તે લઈશું આ મૂલ્ય dx2πx માં જાણીતું છે કારણ કે અમે માં શોધવા માંગીએ છીએ પછી અમે તેને કેબલની લંબાઈ 1 માં બદલી રહ્યા છીએ પછી અમે તેને દ્વારા વિભાજીત કરી રહ્યા છીએ તેથી તાપમાન સાથે ઇન્સ્યુલેટીંગ મટિરિયલની રેઝિસ્ટિવિટીમાં ફેરફાર આ સમીકરણ દ્વારા વર્ણવવામાં આવે છે આ સમીકરણ 4 છે હવે જ્યાં ρ એ ટી સેલ્સિયસ પર રેઝિસ્ટિવિટી દર્શાવે છે એ સેલ્સિયસ પર રેઝિસ્ટિવિટી અને α એક અચલ છે આગળ કેપેસિટીન્સ છે ત્યાં સિંગલ કોર કેબલ જે આકૃતિ 4 છે તેમાં અર્થડ મેટાલિક શીથ છે મારો અર્થ આ આકૃતિ છે આ મેટાલિક શીથ છે ત્યારથી સિંગલ કોર કેબલમાં અર્થડ મેટાલિક શીથ હોય છે ત્યાં કંડકટર અને શીથ વચ્ચે ઇલેક્ટ્રિક ક્ષેત્ર છે કંડકટરની સપાટી પરનો ચાર્જ કેબલની મીટર લંબાઈ દીઠ q કુલમ્બ છે તેથી ધારો કે કંડકટરની સપાટી પર કેબલની મીટર લંબાઈ દીઠ q કુલમ્બ ચાર્જ ધારણ કરે છેતો પછી ઇલેક્ટ્રિક ફ્લક્સelectric flux તેથી ઇલેક્ટ્રિક ફ્લક્સ ડેન્સિટી આ c છે મેં લખ્યું છે પણ ખરેખર તે કૂલોમ્બ દીઠ મીટરનો વર્ગ છે તેથી ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા આ સમીકરણ 5 છે જ્યાં એ રિલેટીવ પરમીટીવીટી છે જે કેબલ ઇન્સ્યુલેશનની ડાઇલેક્ટ્રિક અચલ છે અને તમે જાણો છો તમારા ટ્રાન્સમિશન લાઇનના કેપેસિટીન્સ પ્રકરણ તેથી કોર અને શીથ વચ્ચે નો પોટેન્શિયલ ડીફરન્સ આ સમીકરણ 6 છે તેથી કોર અને શીથ વચ્ચે નો કેપેસિટીન્સ આ હશે આ સમીકરણ 7 છે આગળ સમીકરણ 7 એ સિંગલ કોર કેબલ માટે છે પરંતુ તે મોટાભાગના 3 કોર કેબલને પણ લાગુ પડે છે આ 11 kV પર વપરાતી 3 કોર કેબલ છે કારણ કે આ કેબલ્સમાં દરેક કોરની આસપાસ અર્થડ મેટાલિક સ્ક્રીન હોય છે અને અથવા દરેક કોર માટે અલગ શીથ હોય છે જો કંડક્ટર ગોળ ન હોય તો ત્રિજ્યા r ને વાસ્તવિક પરિઘ તરીકે લેવામાં આવી શકે છે ફક્ત તમે વાસ્તવિક પરિઘમાં ચાપ લઈ શકો તેથી q ના આ મૂલ્યને સમીકરણ 6 માંથી બદલીને આનો અર્થ એ કે સમીકરણ 6 ના આ મૂલ્ય આ વસ્તુ માટે જે તમને મળ્યું છે તે આ મૂલ્ય q સમીકરણ 6 માંથી મળે છે તેથી જો તમે સમીકરણ 5 માં ત્રિજ્યા x પર પોટેન્શિયલ ગ્રેડીયન્ટ શોધો છો તો V ના રૂપમાંએ આ સીધું જ આપી શકાય છે જે હું કરી રહ્યો છું ફક્ત તમે કૃપા કરીને તેને મૂકી દો તે બધુ જ છે પછી તમને તે મળશે તેથી આ સમીકરણ 8 છે હવે મહત્તમ પોટેન્શિયલ ગ્રેડીયન્ટ x પર થાય છે અને તે r ની બરાબર હોય છે જ્યાં x એ r ની બરાબર હોય છે જે કંડક્ટરની સપાટી પર હોય છે જ્યારે r x એક સરળ હોય છે કારણ કે જ્યારે r નાનો હોય ત્યારે x એ r ની બરાબર હોય છે જ્યારે તમારું પોટેન્શિયલ ગ્રેડીયન્ટ ઊંચો હશે તેથી તે કંડક્ટરની સપાટી પર છે તેથી આપણે લખી શકીએ આ સમીકરણ 9 છે લઘુત્તમ પોટેન્શિયલ ગ્રેડીયન્ટ ત્યારે થશે જ્યારે x ની બરાબર કેપિટલ r હોય અને તે તમારા બાહ્ય ત્રિજ્યા દ્વારા આપવામાં આવી છે તેથી તે કિસ્સામાં આ સમીકરણ 10 છે તેથી કેવી રીતે આ સમીકરણ પછી અને હવે છે તમે શું કરો છો સમીકરણ 9 ને સમીકરણ 10 દ્વારા ભાગાકાર કરો છો એટલે કે તમે આ E max અને E min નો ગુણોત્તર લઈ રહ્યા છો જો તમે આવું કરો છો તો તમને તે જ વસ્તુ મળશે તેથી આ ઉપરોક્ત વિશ્લેષણમાં આપણે ધાર્યુ છે કે કંડક્ટર સંપૂર્ણ ગોળાકાર છે અમે માની રહ્યા છીએ કે આ વિશ્લેષણથી ગોળાકાર કંડકટરના સ્ટ્રેન્ડિંગ કંડકટર E max લગભગ 20 વધે છે બરાબર અને V અને કેપિટલ R ના આપેલા મૂલ્ય માટે તમારું r નું એક નિશ્ચિત મૂલ્ય છે જે આપેલ મૂલ્ય માટે ઓછામાં ઓછું E મહત્તમ મૂલ્ય આપે છે V અને કેપિટલ R નું એક નિશ્ચિત મૂલ્ય r છે જે તમને ઓછામાં ઓછું મૂલ્ય આપે છે તેનો અર્થ એ છે કે તમારે કેપિટલ R અને સ્મોલ r વચ્ચેનો સંબંધ શોધવો પડશે R ખરેખર આપવામાં આવેલ છે V પણ આપવામાં આવેલ છે તેથી સમીકરણ 9 બતાવે છે કે જ્યારે rln R r મહત્તમ હોય ત્યારે E max ઓછામાં ઓછું છે તેનો અર્થ એ કે આ 1 આ E max છે જ્યારે rln R r મહત્તમ હોય ત્યારે E max ન્યૂનતમ રહેશે તેનો અર્થ એ કે કેપિટલ R અને સ્મોલ r વચ્ચેનો સંબંધ હોવો જોઈએ તેથી E max ન્યૂનતમ છે જ્યારે આ એક તમારે શું થશે આ તમારે આમાંથી કોઈ એકનું વિકલન કરવું પડશે અને તેના બરાબર 0 લેવું પડશે તેથી આ થાય છે જ્યારે તમે વિકલન લો અને તેને સરળ બનાવો તમને કેપિટલ R બરાબર 2 718 મળશે જે તમારી સ્મોલ r છે મૂળભૂત રીતે તે તમારું મૂલ્ય છે કે જેનાથી તમને E મળશે તેથી આ પરિણામની વ્યવહારિક એપ્લિકેશન મર્યાદિત છે પરંતુ તે સૂચવે છે કે વોલ્ટેજ અને કેપિટલ R ના આપેલા મૂલ્ય માટેના ઉચ્ચ વોલ્ટેજ કેબલ્સમાં કંડક્ટરની ત્રિજ્યાનું મૂલ્ય ન્યૂનતમ હોય છે જેનો ઉપયોગ E max મર્યાદામાં રાખવા માટે થવો જોઈએ સમીકરણ 12 ના પર આધારિત ઉચ્ચ વોલ્ટેજ કેબલ્સની રચના આ એક r ની ઉચ્ચ કિંમત આપે છે જે ખૂબ મોટી છે કરંટ ની વહન ક્ષમતાના દૃષ્ટિકોણથી તે ખૂબ મોટી છે આનો અર્થ એ કે આ તમે જે કહો છો તેના માટે મારે r ની ખૂબ ઉંચી કિંમત પસંદ કરવાની છે જે કરંટ ની વહન ક્ષમતાની દ્રષ્ટિએ ખૂબ મોટી છે તેથી આ સૂત્ર આ ગણિત છે પરંતુ વાસ્તવમાં તેનો ઉપયોગ ખરેખર થતો નથી પરંતુ તમારી પાસે કેટલાક વિચારો છે તેથી હેમ્પ ના સેન્ટ્રલ કોરની આસપાસ સ્ટ્રેન્ડ કંડક્ટરનો ઉપયોગ અને હેમ્પ એસેટેરાને બદલે સેન્ટ્રલ લીડ ટ્યુબનો ઉપયોગ કરવાની પદ્ધતિ થી rનું મૂલ્ય વધે છે જેથી E max ઓછું થાય છે જો કે એ નોંધ્યું છે કે r સાથે E max નો ફેરફાર વધારે નથી જ્યારે r 0 5 R થી 0 25 R માં બદલાય છે E max લગભગ 6 ટકા બદલાય છે પરંતુ E max ની ન્યૂનતમ કિંમત આ E મહત્તમ સંબંધિત તમારા કેટલાક વિચારો છે તેથી આગળ આ છે હું આશા રાખું છું કે આ બાબતો તમે સમજી શક્યા છો ફક્ત એક વસ્તુ એ છે કે આ એક ડેરિવેટિવ કૃપા કરીને તમે કરો અને શોધી કાઢો કે R બરાબર 2 સ્મોલ r કેપિટલ R જેટલું છે તેથી સ્ટ્રેન્ડ કંડક્ટરનો ઉપયોગ કરવાની આ પદ્ધતિઓ જતી રહી છે આગળ આપણે ડાઇલેક્ટ્રિક લોસ પર આવીશું આ કેબલ્સ માટેનું બીજું મહત્વનું પાસું છે તેથી આ આકૃતિ હું પછીથી બતાવીશ તેથી કેબલમાં કોર અને શીથ વચ્ચે કેપેસિટીન્સ હોય છે જે આપણે જોયું છે જ્યારે અનલોડેડ કેબલ પર વોલ્ટેજ લાગુ પડે છે જેથી એક કેપેસિટીવ કરંટ ચાર્જિંગ કરંટ વહે છે તેથી તે કિસ્સામાં શું થશે કે ઇન્સ્યુલેશનની રેઝિસ્ટિવિટી અનંત નથી તેથી લિકેજ કરંટ વહે છે અને પાવરલોસ થાય છે કારણ કે ઇન્સ્યુલેશનની રેઝિસ્ટિવિટી અનંત નથી તેથી લિકેજ કરંટ હશે અને પાવરલોસ થશે તેથી એસી વોલ્ટેજ સાથે ડાઇલેક્ટ્રિક શોષણની આ ઘટના પણ પાવરલોસ માં ફાળો આપે છે તેથી આ રીતે કેબલ અપૂર્ણ કેપેસિટર તરીકે વર્તે છે અને અનલોડ કરેલી પરિસ્થિતિઓમાં કુલ કરંટ નેવું ડિગ્રીથી નહીં પરંતુ ડિગ્રી વોલ્ટેજથી આગળ વધે છે એનો અર્થ એ કે જેને તમે કહો છો તે શુદ્ધ કેપેસિટેન્સ નથી પરંતુ તેમાં કેટલાક અપૂર્ણ કેપેસિટર છે જેને આપણે કહીએ છીએ કે પાવરલોસ થાય છે તેથી ડાઇલેક્ટ્રિક શોષણ પણ પાવરલોસ માં ફાળો આપે છે તેથી જ તે આકૃતિ 5માં બતાવવામાં આવ્યું છે કે એંગલ ને લોસ એંગલના ડાઇલેક્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે તેનો અર્થ એ કે આ તમારો કરંટ છે અને આ તમારું વોલ્ટેજ છે અને કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો ફેઈસ એંગલ છે તેથી આ ની બરાબર છે અને તેને આપણે લોસએંગલ કહીએ છીએ આ ખરેખર અપૂર્ણ કેપેસિટરનું ફેસોર આકૃતિ છે અન્યથા કરંટ અને વોલ્ટેજ 90 હોવું જોઈએ જે વોલ્ટેજને 90 ° આગળ તરફ દોરી જાય છે પરંતુ આ કિસ્સામાં લોસ થાય છે તે ડાઇલેક્ટ્રિક લોસ છે તેથી આને લોસ એંગલ ડેલ્ટા કહેવામાં આવે છે તેથી તે કરંટ છે અને વોલ્ટેજ તે નથી અને કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો ફેઈસએંગલ છે ϕ અને δ ની બરાબર છે અને આને ખરેખર લોસ એંગલ કહેવામાં આવે છે તેને ડાઇલેક્ટ્રિકના લોસ એંગલ તરીકે ઓળખવામાં આવે છે હવે સામાન્ય રીતે ડાઇલેક્ટ્રિક લોસ આપણે જાણીએ છીએ કે ફોર્મ્યુલા P d એ ની બરાબર છે કારણ કે આ મારું વોલ્ટેજ છે આ કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો એંગલ છે તેથી તે છે અને ની બરાબર તેથી તે □ છે છે □ તેથી I બરાબર ઓમેગા c ગુણાકાર V છે તેથી અહીં તમે મૂકો છો તેથી આ સમીકરણ 12 છે જ્યાં C એ કેબલની કેપેસિટીન્સ છે અને V એ લાઇનના ન્યુટ્રલ વોલ્ટેજ છે N એ ન્યુટ્રલ છે તેથી આ તમે તેને કહો છો તે લોસ એંગલ અને ડાઇલેક્ટ્રિક લોસ પછી કેબલમાં થાય છે